બાયોમોલેક્યુલ્સ અને સેલ સ્ટ્રક્ચરકોષ માળખું અને ફંક્શન સાથે તેમનો સંબંધ પરના વ્યાખ્યાનોના આ સમૂહમાં આપનું સ્વાગત છે જે મહત્વપૂર્ણ પાસાઓ છે અમે વ્યાખ્યાનોના સમૂહમાંથી પસાર થઈશું જે યોગ્ય કદને આવરી લેશે જેથી તમારા માટે પાસાઓને આત્મસાત કરવામાં સરળતા રહેશે ચાલો પ્રશ્ન પૂછીએ ઓપરેશન પહેલા સાધનોને કેમ વંધ્યીકૃતજીવાણુરહિત કરેલું કરવામાં આવે છે ઓપરેશનનો મારો મતલબ એ સર્જિકલવાઢકાપ પ્રક્રિયા છે તબીબી ડૉક્ટર ચામડી ખોલે તે પહેલાં સાધનોને કેમ જીવાણુરહિત કરવામાં આવે છે આપણે બધા આ પ્રશ્નનો જવાબ જાણતા હોઈશું ચેપથી બચવા માટે ચેપનું કારણ શું છે અને નસબંધી ચેપને રોકવામાં કેવી રીતે મદદ કરે છે આ કુદરતી પ્રશ્નો વિશે હશે બરાબર ચેપનું કારણ શું છે ચાલો પહેલા તેનો જવાબ આપીએ ચેપ બેક્ટેરિયા ફૂગ અને તેથી વધુ જેવા સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે ઠીક છે હું બેક્ટેરિયા અને ફૂગ વચ્ચે અમુક પ્રકારના સૂક્ષ્મ જીવો કહેવા જોઈએ ત્યાં ઘણા બધા ઉપયોગી પ્રકારના બેક્ટેરિયા અને ફૂગ છે જે ખરેખર આપણા શરીરની અંદર રહે છે અને આપણા માટે ઘણી ઉપયોગી વસ્તુઓ કરે છે ઠીક છે આપણે એ પાસું ભૂલવું ન જોઈએ તેથી ત્યાં હાનિકારક બેક્ટેરિયા હાનિકારક ફૂગ વાયરસ વગેરે છે પરંતુ ચેપના સંદર્ભમાં ચાલો બેક્ટેરિયા અને ફૂગને વળગી રહીએ તેઓ ઘણા ચેપનું કારણ બની શકે છે અને આ બેક્ટેરિયા ક્યાં છે અને જ્યારે સર્જન ત્વચામાં ચીરો કરી રહ્યા હોય ત્યારે શા માટે તે ચેપનું કારણ બને છે કારણ કે આ સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા અને આવા અન્ય જીવો આપણી આસપાસની હવામાં રહેલા છે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ ત્રણથી દસ પાવર એટલે કે ચાર હજારથી દસ હજાર બેક્ટેરિયમ પ્રતિ મિલીલીટર પ્રતિ સીસી પ્રતિ ઘન સેન્ટીમીટર આપણી આસપાસની હવામાં હાજર છે તેઓ દરેક સમયે હાજર હોય છે અને તેઓ હંમેશા અમારી સાથે વાતચીત કરતા હોય છે આપણા શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ છે જે આની સામે હંમેશા લડે છે અને જ્યાં સુધી આ સંતુલન જળવાઈ રહે છે ત્યાં સુધી આપણને ચેપ લાગતો નથી જ્યારે સર્જન ઓપરેશન કરી રહ્યો હોય અને જ્યારે સર્જન ત્વચામાં ચીરો કરી રહ્યો હોય ત્યારે જો આસપાસ બેક્ટેરિયા હોય તો તે આ ઘામાં સ્થાયી થવાનું શરૂ કરશે અને તે ચેપનું કારણ બનશે તેથી એવી પરિસ્થિતિઓ બનાવવી જરૂરી છે કે આજુબાજુ વધુ બેક્ટેરિયા ન હોય ટેબલ પર વધુ બેક્ટેરિયા ન હોય ઑપરેશન થિયેટરમાં હોય તે સામગ્રી પર ચોક્કસપણે સાધનોમાં ન હોય વગેરે તેથી આવી બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે અને તે હાથ ધરવા માટે એક સરસ કસરત પણ છે આજુબાજુ કેટલા બેક્ટેરિયા છે તે સમજવા માટે મેં દસ શક્તિ એટલે કે ત્રણથી દસનો ઉલ્લેખ કર્યો જેનો પાવર ચાર સજીવો પ્રતિ મિલી થાય તમે આ ગણતરી કરવા માગો છો તમે જે રૂમમાં બેઠા છો તેમાં હવાના જથ્થાને શોધી શકો છો તમે આશ્ચર્યચકિત થશો હવાની ઘનતા 1 29 kgm3 છે જો તમને અંદાજ કાઢવા માટે તેની જરૂર હોય તો તમે જે રૂમમાં બેઠા છો તેમાં હવાના જથ્થાને જોઈને તમને ખૂબ જ આશ્ચર્ય થશે તમે તે કેમ નથી કરતા હવે બેક્ટેરિયા શું છે જો તમે બેક્ટેરિયાને માઈક્રોસ્કોપ હેઠળ જોશો તો તે કંઈક આ સળિયાના આકારની રચનાઓ જેવુ હોઈ શકે છે આ પ્રકૃતિમાં હાજર બેક્ટેરિયામાંથી અન્ય પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે છે જે વિવિધ આકાર કદ વગેરે સહેજ અલગ હોય શકે છે અને ઘણા વિવિધ પ્રકારના બેક્ટેરિયા છે તેઓ મૂળભૂત રીતે અલગ છે જ્યારે આપણે અભ્યાસક્રમમાંથી પસાર થઈશું ત્યારે ચોક્કસ હદ સુધી તે મૂળભૂત રીતો શું છે તે આપણે જાણીશું તેઓ અન્ય જીવન સ્વરૂપોથી ઘણી મૂળભૂત રીતે અલગ છે અને તે એટલું અલગ છે અને એટલું મોટું છે કે તે બેક્ટેરિયા છે તે જીવનના ત્રણ મુખ્ય ક્ષેત્રવિસ્તારનું એક છે હું આગળ વધું તે પહેલાં મારે સ્વીકારવું જોઈએ કે આ કોર્સમાંના કેટલાક આંકડા અનુશ્રી સંતોષ અને સુજીન રાજ દ્વારા સ્વીકારવામાં આવ્યા છે હવે ચાલો ક્ષેત્રવિસ્તાર પર પાછા જઈએ જીવન બેક્ટેરિયા ક્ષેત્રવિસ્તાર પૈકી એક છે બીજું મુખ્ય ક્ષેત્રવિસ્તાર આર્ચીઆ છે અને ત્રીજું મોટું ક્ષેત્રવિસ્તાર યુકેરિયા છે જીવનમાં ત્રણ મુખ્ય ક્ષેત્રવિસ્તાર છે અને દરેક ક્ષેત્રવિસ્તારમાં ઘણા રજવાડાઓ છે દરેક રાજ્યમાં ઘણા ફાયલા ફાયલામ બહુવચન ફાયલા એકવચન ફાયલા બહુવચન છે દરેક ફિલમમાં ઘણા વર્ગો હોય છે દરેક વર્ગમાં ઘણા ઓર્ડર હોય છે દરેક ઓર્ડરમાં ઘણા પરિવારો હોય છે દરેક પરિવારમાં ઘણી જાતિઓ હોય છે અને દરેક જીનસમાં ઘણી પ્રજાતિઓ હોય છે આ વિશે ચિંતા કરશો નહીં હું તમને એક સ્મૃતિચિત્ર આપીશ જે મેં તમને સૂચવેલા વિડિયોમાંથી એકમાંથી એકમાંથી ઉપાડ્યું છે મને લાગે છે કે તે સ્મૃતિચિત્ર છે ડુ કોઆલાસ પ્રિફર ચીઝ અથવા ફ્રુટ સામાન્ય રીતે બોલે છે હા શું કુઆલા સામાન્ય રીતે બોલતા ચીઝ અથવા ફળને પસંદ કરે છે ચાલો આપણે તેને તે રીતે લઈએ આ યાદ રાખવાની રીત છે કોઈપણ રીતે જો તમે આ વિડિઓઝ જુઓ છો તો ત્યાં બે વિડિઓ છે જેનો હું ભલામણ કરવા માંગુ છું પ્રથમ એક નાનો વિડિઓ છે જે તમે જોઈ શકો છો કૃપા કરીને શરતોને અવગણો તેઓ ડીએનએ આરએનએ અને તેથી વધુ વિશે વાત કરશે કૃપા કરીને શરતો વિશે ચિંતા કરશો નહીં જો તમે તેને પહેલાથી જાણતા ન હોવ તો જ આ કોર્સના ભાગ રૂપે તે શરતો શું છે તે તમે જાણશો જો તમે તેમને જાણો છો તો તે સારું છે અને બીજો વિડિયો થોડો લાંબો છે લગભગ તમે તે વિડિયોનો લગભગ ત્રણ પાંચમો ભાગ જોઈ શકો છો પછી તે ખૂબ જ વિગતમાં જાય છે અને આ તમને જીવનના ડોમેન્સ અને આમાંના કેટલાક પાસાઓ વિશે પણ જણાવશે પછી જીવન પોતે કોશિકાઓથી બનેલું છે કાં તો એક કોષો યુકેરિયા પરિવારમાં આર્કિઆ બેક્ટેરિયા અને કેટલાક પ્રોટીસ્ટના કિસ્સામાં અથવા તે બહુવિધ કોષોથી બનેલું હોઈ શકે છે જેમ કે કેટલીક ફૂગ તમે જાણો છો મશરૂમ્સ વગેરે તેથી આગળ ફૂગ અલબત્ત પ્રાણીઓ છોડ માણસો અને તેથી વધુ ઠીક છે તેથી જીવન કાં તો એક કોશિકાઓનું બનેલું છે અથવા એકલ કોષોનું સંગઠન શું કોઈ માનવ શરીરમાં કોષોની સંખ્યાનો અંદાજ લગાવી શકે છે તે લગભગ 1014 ના ક્રમનું છે તેથી તમે કોષોની સંખ્યા અને જીવનને શક્ય બનાવવા માટે તેઓ એકબીજા સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેની કલ્પના કરી શકો છો કોષોના બે મુખ્ય પ્રકાર છે પ્રથમ પ્રકારને પ્રોકેરીયોટ્સ કહેવામાં આવે છે બીજા પ્રકારને યુકેરીયોટ્સ કહેવામાં આવે છે આ નામોનો અર્થ શું છે જો તમે નામોનો અર્થ જાણો છો તો કદાચ વધુ આરામદાયક થવું થોડું સરળ છે આવું થાય છે કેર્યોન એટલે બીજક કેરીઓન એ બીજક માટેનો શબ્દ છે પ્રો પહેલા છે આ આપણે બધા જાણીએ છીએ Eu એટલે ખરું ને તેથી પ્રોકેરીયોટ બીજક પહેલા યુકેરીયોટ કંઈક કે જેનું સાચું બીજક છે તેનો અર્થ એ જ થાય છે આ એક પ્રોકાર્યોટિક કોષ છે અહીં એક પર્યાપ્ત સરળ કોષ છે સામાન્ય રીતે નાનો છે અમે એક મિનિટમાં કદ પર આવીશું તેના કેટલાક ભાગો છે ચાલો તેમાં વધુ પડતું ન જઈએ તે અલબત્ત તેના પર્યાવરણથી કોષીય પરબિડીયું દ્વારા અલગ થયેલ છે જેમાં કોષ દિવાલ અને કોષ પટલ હોઈ શકે છે તેમાં કેટલાક ડીએનએ હોઈ શકે છે તમે જાણો છો કે કોષમાં આજુબાજુ એક પ્રકારનું પથરાયેલું છે જે કોષમાં ભૌતિક રીતે કોઈપણ રીતે મર્યાદિત નથી અને આ પ્રોકેરીયોટ છે બીજક પહેલા પ્રોકાર્યોટિક કોષમાં કોઈ સારી રીતે વ્યાખ્યાયિત બીજક નથી જ્યારે યુકેરીયોટિક કોષમાં તે જટિલ છે તેની પાસે સારી રીતે વ્યાખ્યાયિત બીજક છે જેમાં ડીએનએ સહિત ઘણી વસ્તુઓ છે ખરું ને આ મૂળભૂત તફાવત છે યુકેરીયોટિક કોષમાં સાચું બીજક હોય છે પ્રોકાર્યોટિક કોષમાં સારી રીતે વ્યાખ્યાયિત બીજક હોતું નથી આ એક સારી રીતે વ્યાખ્યાયિત બીજક છે આ એક પટલ ધરાવે છે અને પટલની અંદર જે કંઈપણ છે તેને સાયટોપ્લાઝમ કહેવાય છે અને કોષરસમાં તમારી પાસે ઘણા બધા ઓર્ગેનેલ્સ છે નાની વસ્તુઓ છે જેમાં દરેકનું પોતાનું કાર્ય છે અને અલબત્ત બીજક અહીં છે અહીં જે ડીએનએ અને અન્ય વસ્તુઓ ધરાવે છે તેથી આ જાણવા માટે પૂરતું સારું છે લાક્ષણિક કદ પ્રોકાર્યોટિક કોષ ઉદાહરણ તરીકે બેક્ટેરિયલ કોષ લગભગ પાંચ માઇક્રોન લાક્ષણિક કદ ઠીક છે પાંચ માઇક્રોન લંબાઈ બે માઇક્રોન વ્યાસ અથવા જો તે છે ગોળાકાર તે કદાચ લગભગ પાંચ માઇક્રોન વ્યાસ હોઈ શકે છે અને તેથી વધુ ઘણા પ્રોકાર્યોટિક કોષો સામાન્ય રીતે તે કદના હોય છે અલબત્ત ત્યાં વિવિધતાઓ છે પરંતુ અમે અહીં કેટલાક લાક્ષણિક કદ વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે યુકેરીયોટિક કોષ સામાન્ય કદનો હોઈ શકે છે ઉદાહરણ તરીકે એક સસ્તન કોષ દસ માઇક્રોન વ્યાસનો લાક્ષણિક કદનો હોઈ શકે છે માનવ કોષ પણ તેના જીવનકાળ દરમિયાન સાત માઇક્રોનથી લગભગ બારથી ચૌદ માઇક્રોન સુધી ક્યાંય પણ જાય છે તેથી કોષના કદમાં પણ સમય સાથે વિવિધતા જોવા મળે છે પરંતુ અમે લાક્ષણિક કદની વાત કરી રહ્યા છીએ જો આપણે ફૂગ વિશે વાત કરીએ જે યુકેરીયોટ્સ છે જે કદમાં થોડા માઇક્રોન હોઈ શકે છે ફંગલ કોષ જો તમે મોલ્ડની વાત કરો છો તો તમે જાણો છો તમે ખરેખર બીબામાં એક કોષની વાત કરી શકતા નથી કારણ કે તે શાખાઓ ધરાવે છે અને તેથી આગળ ચાલો આપણે તેમાં ન જઈએ આપણે ફક્ત આને પૃષ્ઠભૂમિમાં કહેવાની જરૂર છે કોષો એકબીજાથી અલગ થતા નથી જો તમે ચેતાકોષની વાત કરો જે મનુષ્યમાં એક ન્યુરલ કોષ છે તો તે બેસો માઇક્રોન હોઈ શકે ખરું ને તેથી તે વ્યાપકપણે બદલાય છે કોષનું કદ વ્યાપકપણે બદલાય છે લાક્ષણિક કદ લગભગ બે થી પાંચ માઇક્રોન આ લગભગ દસ માઇક્રોન છે આ પરબિડીયુંની અમારી પાછળની ગણતરી માટે પૂરતી સારી છે આપણને આ કોષમાં આટલો રસ કેમ છે કારણ કે કોષ એ જીવનનું મૂળભૂત કાર્યાત્મક એકમ છે તેનો અર્થ શું છે જો આપણે કોષ અને તેના તમામ કાર્યો તેના તમામ ગુણધર્મોને સમજીએ તો આપણે જીવનનું શું થશે તેની આગાહી કરી શકીશું તેનો અર્થ એ જ થાય છે તે જ રીતે જે રીતે એકમ કોષમાં ચાલો આપણે કહીએ કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર તે ગુણધર્મો સાથે તમે આખી વસ્તુના ગુણધર્મોની આગાહી કરી શકો છો વગેરે આ જીવનનું જ અમુક મૂળભૂત એકમ છે તે જૈવિક કોષ છે તેથી જ અમને સેલમાં આટલો રસ છે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ આ જીવો યાદ રાખો કે આપણે વાત કરી રહ્યા છીએ અમારી વાર્તા ચેપ વિશે છે સર્જરી દરમિયાન ચેપ તેમને કેવી રીતે અટકાવવું અને તેથી વધુ ચાલો તે વાર્તાને વળગી રહીએ જીવો સર્વત્ર હાજર છે હાનિકારક જીવો પણ દરેક જગ્યાએ હાજર હોય છે અને આ સજીવોથી છૂટકારો મેળવવા માટે જે ઑપરેશન થિયેટર હોય છે જે સાધનોનો ઉપયોગ ત્વચાને કાપવા માટે થાય છે અને તેથી વધુ આપણે તેમને જંતુમુક્ત કરવાની જરૂર છે સાધનો કેવી રીતે જીવાણુરહિત કરવામાં આવે છે ઓપરેશન થિયેટર કેવી રીતે જીવાણુરહિત કરવામાં આવે છે સાધન નસબંધી તે એકદમ સીધું છે તેથી ચાલો હું પહેલા તેના વિશે વાત કરું અને પછી આપણે ઓપરેશન થિયેટર નસબંધી પર જઈશું જે પોતે એક સંપૂર્ણ ક્ષેત્ર છે ધાતુના સાધનોને ઊંચા તાપમાને ખુલ્લા કરીને અને ચોક્કસ સમયગાળા દરમિયાન તેને ઊંચા તાપમાને રાખીને વંધ્યને જીવાણુરહિત કરવામાં આવે છે જે વંધ્યીકરણની પ્રમાણભૂત રીત છે તેને ઓટોક્લેવિંગ કહેવામાં આવે છે તેથી તાપમાન લગભગ 121 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવામાં આવે છે વરાળનો ઉપયોગ થાય છે જેમ આપણે બધા જાણીએ છીએ થર્મોડાયનેમિક સ્ટીમ તમે જાણો છો 121 ડિગ્રી સે તમારે ત્યાંની સ્થિતિ જાળવવા માટે વધુ દબાણની જરૂર છે તેથી તમારી પાસે ઓટોક્લેવમાં વાતાવરણીય દબાણની સ્થિતિ કરતાં સહેજ વધારે છે તેથી તમે આવી પરિસ્થિતિઓ બનાવો છો અને તમે તેને તે સ્થિતિમાં રાખો છો એકવીસ ડિગ્રી સે એક બિંદુ બે વાતાવરણમાં લગભગ 15 મિનિટ માટે તે કોષોને મારી નાખે છે તેમજ બીજકણને મારી નાખે છે અને તેથી આગળ ઠીક છે તેથી તે સાધનોને વંધ્યીકૃત કરવાની એક ખૂબ જ પ્રમાણભૂત પદ્ધતિ છે અથવા જે વસ્તુઓનો ઉપયોગ આપણે સજીવોને વિકસાવવા માટે પ્રયોગશાળામાં કરીએ છીએ અને તેથી વધુ તેથી સાધનોને તે રીતે વંધ્યીકૃત કરવામાં આવે છે પરંતુ તમે ઓપરેશન થિયેટરોને કેવી રીતે જીવાણુરહિત કરશો ઠીક છે વિશાળ જગ્યાઓ ધરાવતી લેબને તમે કેવી રીતે જંતુરહિત કરશો તમે જાણો છો કે પ્રયોગશાળાઓમાં તમે ફક્ત તે જ કોષો વિકસાવવા માંગો છો જેમાં અમને રસ છે અમે નથી ઈચ્છતા કે અન્ય લોકો વધે અને રસના કોષોને આપવામાં આવતા ખોરાક માટે સ્પર્ધા કરીએ ઠીક છે આ કેવી રીતે થાય છે તે જે રીતે કરવામાં આવે છે તે ખૂબ જ રસપ્રદ છે તે રાસાયણિક વરાળનો ઉપયોગ કરીને કરવામાં આવે છે ઠીક છે અને હવે હું જે પ્રક્રિયાનું વર્ણન કરવા જઈ રહ્યો છું તેનો ઉપયોગ લેબોરેટરીમાં ખૂબ જ થાય છે કારણ કે તમે ત્યાંની પરિસ્થિતિઓને નિયંત્રિત કરી શકો છો અને લોકોને લેબમાં ખૂબ જ કડક રીતે પ્રવેશવા દેતા નથી અને તેથી આગળ તમારું તેના પર નિયંત્રણ છે અને તેથી તમે તે કરી શકો છો જો તમે લોકો સાથે વ્યવહાર કરતા હોવ અને તમે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે સાવચેત રહેવું પડશે તે બહુ સલામત નથી ત્યાં સંબંધિત પદ્ધતિઓ હોઈ શકે છે જે સુરક્ષિત છે પરંતુ જે વાપરવા માટે ઘણી વધુ વિસ્તૃત છે કોષો ફોર્માલ્ડિહાઇડ દ્વારા માર્યા જાય છે ઠીક છે HCHO ફોર્માલ્ડિહાઇડ અને ફોર્માલ્ડીહાઇડ વરાળ તેમાંથી ઉત્પન્ન થાય છે જેને ફોર્મેલિન સોલ્યુશન કહેવામાં આવે છે ફોરમલિન સોલ્યુશન પાણીમાં ચાલીસ ટકા ફોર્મલ્ડીહાઇડ સિવાય બીજું કંઈ નથી ઠીક છે આ તમને મળે છે તમે તેને શેલ્ફમાંથી ખરીદી શકો છો તેથી લોકો સામાન્ય રીતે શું કરે છે ચાલો હું અહીં લેબ પ્રક્રિયાનું વર્ણન કરું પહેલા તમામ બારીઓ અને દરવાજા સીલ કરવામાં આવે છે સિવાય કે જેમાંથી પસાર થાય છે અથવા જે દરવાજામાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે અને પછી અમે એલ્યુમિનિયમ બોર્ડ્સનો ઉપયોગ કરીએ છીએ જેમાં અમારી પાસે આ ફોર્મલિન સોલ્યુશન છે ચાલીસ ટકા ફોર્માલ્ડિહાઇડ સોલ્યુશન આ પ્રવાહીમાં છે ઠીક છે આને અવકાશમાં પ્રયોગશાળામાં તમામ જીવોને મારવા માટે વરાળમાં બહાર આવવું પડશે જેથી કરીને જગ્યા સાફ થઈ જાય અથવા ત્યાં હાજર રહેલા આ સૂક્ષ્મ જીવોથી જગ્યા સાફ થઈ જાય અને તે શક્ય બનાવવા માટે ફોર્માલ્ડિહાઇડ વરાળ પેદા કરવા માટે પોટેશિયમ પરમેંગેનેટ અને ફોર્મલિન સોલ્યુશન વચ્ચેની એક્ઝોથર્મિક પ્રતિક્રિયાનો ઉપયોગ થાય છે તેથી ફોર્મેલિન સોલ્યુશન ધરાવતા આ એલ્યુમિનિયમ બોર્ડને લેબમાં મુખ્ય સ્થાનો પર મૂકવામાં આવે છે પછી દરેકને બહાર મોકલવામાં આવે છે અને તમે ફોર્મલિન સોલ્યુશન મૂકતા પહેલા ખાતરી કરો કે બધી બારીઓ અને દરવાજા બંધ અને ટેપ કરેલા છે કે જેથી કોઈ વરાળ બહાર નીકળી જાય છે કારણ કે આ વરાળ ઝેરી છે અને પછી વ્યક્તિ માસ્ક વગેરેનો ઉપયોગ કરે છે માત્ર તે થોડીક સેકન્ડો માટે પોટેશિયમ પરમેંગનેટની થોડી ગોળીઓના ટીપાં નાખે છે જેનું વજન કાળજીપૂર્વક કરવામાં આવે છે ફોર્માલ્ડીહાઇડના સ્ટોઇકિયોમેટ્રિક પ્રકાશન માટે જરૂરી છે અને તેથી વધુ એલ્યુમિનિયમ બોર્ડમાં ટીપાં પહેલા સૌથી દૂર અને પછી રાખે છે દરવાજાની નજીક આવેલા બોર્ડમાં ડ્રોપ કરીને અને પછી ઝડપથી દરવાજો બહાર નીકળી જાય છે લેબ બંધ કરે છે અને દરવાજાને ટેપ કરે છે તેને ત્યાં એક કે બે દિવસ માટે છોડી દેવામાં આવે છે અને એક દિવસ વધુ હોઈ શકે છે ફક્ત તેની ખાતરી કરવા માટે કે કોઈ પણ વરાળ હાજર નથી અને પછી કોઈ વ્યક્તિ પ્રવેશ કરે છે અને હાજર ફોર્મલ્ડિહાઇડને નિષ્ક્રિય કરે છે અને તેથી આગળ તેથી તે એક વિસ્તૃત પ્રક્રિયા છે જેનો ઉપયોગ લેબને જંતુરહિત કરવા માટે થાય છે અમે તે સમય સમય પર કરીએ છીએ મહિનામાં એકવાર અથવા તેથી વધુ હોઈ શકે છે તે ભલામણ કરવામાં આવે છે કે લેબને જીવાણુરહિત કરવામાં આવે ઓપરેશન થિયેટરો માટે સમાન પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય છે તેનો ઉપયોગ ઓપરેશન થિયેટરો માટે કરવામાં આવ્યો છે પરંતુ આ ઉપરાંત તમે સિત્તેર ટકા ઇથેનોલ સાથે સ્વેબ કરી શકો છો તમે અન્ય સફાઈ ઉકેલોનો ઉપયોગ કરી શકો છો માળ અને તેથી આગળ mop તે સામાન્ય રીતે કરવામાં આવે છે આ રીતે જગ્યા આ સૂક્ષ્મ જીવોથી છુટકારો મેળવે છે સૂક્ષ્મ જીવો જેમાંથી કેટલાક મનુષ્યોમાં ચેપ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે આ રીતે ઓપરેશન થિયેટરને કેવી રીતે નસબંધી કરવામાં આવે છે સાધનોને કેવી રીતે જીવાણુરહિત કરવામાં આવે છે જીવપ્રતિક્રિયાને કેવી રીતે જીવાણુરહિત કરવામાં આવે છે અને તમે જશો આ જીવપ્રક્રિયા ક્યાંથી આવે છે તેથી આ પ્રશ્ન તે પહેલાં જીવપ્રક્રિયા શું છે આ એવી વસ્તુ છે જેનો લોકો સામાન્ય રીતે એન્જિનિયરિંગ પરિપ્રેક્ષ્યમાં ઉપયોગ કરે છે તેથી મેં વિચાર્યું કે તે તમારી નજીક હશે જીવપ્રક્રિયા માર્ગ દ્વારા તે ચોક્કસપણે મારી નજીક છે આ તે ક્ષેત્ર છે જેમાં હું ભારે કામ કરતો હતો જીવપ્રક્રિયા એ એક જહાજ છે કોઈપણ જહાજ જેમાં બાયોપ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે તે એટલું જ સરળ છે તે એવી વસ્તુ છે જેનો ઉપયોગ ઉત્પાદન માટે થાય છે જે ઉત્પાદન માટે સજીવોનો ઉપયોગ કરે છે આ સજીવો ઘણા ઉપયોગી સંયોજનો ઉત્પન્ન કરે છે ઘણા ઉપયોગી પદાર્થો જેમાં ઘણી બધી દવાઓનો સમાવેશ થાય છે માટે ઉદાહરણ તરીકે જો તમે આ આંકડો જુઓ છો તો મને લાગે છે કે આ એક વિડિયો છે YouTube તે એક વિડિયો છે તે તમને જણાવશે કે સિંગલ યુઝ જીવપ્રતિક્રિયા કેવો દેખાય છે અને તેનો ઉપયોગ શેના માટે થાય છે વગેરે જીવપ્રતિક્રિયા ખૂબ મોટા અત્યંત મોટા હોઈ શકે છે કારણ કે ઉચ્ચ વોલ્યુમ ઉત્પાદનોના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે ઠીક છે અને અહીં આ લિંક તમને આવા જ એક મોટા જીવપ્રતિક્રિયાની છબી આપે છે અને આમાંની ઘણી જળ શુદ્ધિકરણ સુવિધાઓમાં જીવપ્રતિક્રિયા હોય છે જે મોટા હોય છે જીવપ્રતિક્રિયા એ મૂળભૂત છે જેનો ઉપયોગ પાણીની સારવાર માટે થાય છે તેઓ ખૂબ મોટા પણ છે જીવપ્રતિક્રિયા એ એક ભાગ છે જેને જીવપ્રક્રિયા કહેવામાં આવે છે તેનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને જીવપ્રક્રિયા એ એક છે જેનો ઉપયોગ આપણા માટે રસ ધરાવતા આ તમામ ઉત્પાદનોના ઉત્પાદન માટે થાય છે ત્યાં ઘણા બધા ઉત્પાદનો છે અમે આ કોર્સમાં તેમાંથી કેટલાક ઉત્પાદનો જોઈશું ઠીક છે અમારી પાસે જીવપ્રક્રિયા માટે જીવપ્રક્રિયા પાસું છે અને જેને ડાઉનસ્ટ્રીમહેઠવાસ પ્રક્રિયા કહેવાય છે હકીકતમાં ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા ભાગમાં આ જીવપ્રક્રિયાના લગભગ 90 ટકા પગલાં હોઈ શકે છે જીવપ્રક્રિયા તેનો એક નાનો ભાગ છે ઠીક છે પરંતુ તે એક પ્રકારનો મધ્ય ભાગ છે કાચો માલ જીવપ્રક્રિયામાં જાય છે કાં તો સતત ફેશનમાં અથવા બેચ ફેશનમાં તમે જાણો છો તમે એક સમયે બધું જ ડમ્પ કરો છો અને જીવપ્રક્રિયામાં તમારી પાસે રુચિનું સૂક્ષ્મ જીવ છે તેની વૃદ્ધિ અને ઉત્પાદન બનાવવા માટેના પોષક તત્વો સાથે અથવા ત્યાં કોઈ એન્ઝાઇમ હોઈ શકે છે જે હાજર છે ઠીક છે ફક્ત તેના ફેસ મૂલ્ય પર નામ લો અને હવે તમે એન્ઝાઇમ્સ વિશે સાંભળ્યું હશે તમે ખરેખર આ કોર્સમાં એન્ઝાઇમ્સ વિગતવાર જોશો અથવા અહીં એક એન્ઝાઇમ માઇક્રો ઓર્ગેનિઝમ વત્તા પોષક તત્વો અને કાચા માલને રસના ઉત્પાદનમાં રૂપાંતરિત કરવામાં આવે છે તો જીવપ્રક્રિયામાંથી જે બહાર આવે છે તે રસના ઉત્પાદનનું મિશ્રણ છે સૂક્ષ્મ જીવો જે ત્યાં છે જે ઉત્પાદનનું ઉત્પાદન કરે છે અને અન્ય ઘણી બધી સામગ્રી જે પોષક તત્વોમાં હાજર છે જે માધ્યમ કહેવાય છે અને કેટલીક અન્ય પ્રોડક્ટ્સનું પણ ઉત્પાદન થઈ શકે છે જે કદાચ અમારા માટે વધુ રસ ધરાવતું ન હોય અમને ફક્ત અમારા માટે ખૂબ જ મહત્ત્વના ઉત્પાદનમાં જ રસ છે જે ઉત્પાદનો હાજર છે તેથી આ ઉત્પાદનને સક્ષમ બનાવવા માટે આ બધાથી અલગ કરવાની જરૂર છે કારણ કે તેનો યોગ્ય ઉપયોગ થાય છે અને તે હેઠવાસ પ્રક્રિયા છે નિસ્યંદન નિષ્કર્ષણ સહિતની મોટી સંખ્યામાં કરવામાં આવે છે જ્યાં સુધી આપણે અંતિમ શુદ્ધ ઉત્પાદન મેળવીએ ઠીક છે આ જ જીવપ્રક્રિયા છે જીવપ્રક્રિયા ઘણા બધા ઉપયોગી પદાર્થો ઉત્પન્ન કરે છે આપણે જે કોષો વિશે વાત કરી છે કે જેનો ઉપયોગ સામાન્ય રીતે તે બેક્ટેરિયા છે ફંગલ કોષો કે કદાચ સસ્તન કોષો કે જેના વિશે આપણે વાત કરી છે તેનો ઉપયોગ ઉત્પાદનોના ઉત્પાદન માટે થાય છે અને જીવપ્રક્રિયામાં કોષોને શીયર કરવામાં આવે છે ઠીક છે તે વાર્તાનો આગળનો ભાગ છે અમે અહીં આ વ્યાખ્યાન માટે વાર્તાના આ ભાગ માટે અટકીશું આવશ્યકપણે અમારી વાર્તા કંઈક આના જેવી હતી અમે જાણવા માગતા હતા ચેપનું કારણ શું છે અને અમે કહ્યું કે સૂક્ષ્મ જીવો ચેપનું કારણ બને છે અને અમે જોયું કે સૂક્ષ્મ જીવો કેવી રીતે થાય છે વધુ સારી રીતે સમજવા માટે આયોજન જો તમે તે બે વીડિયો જોશો તો તે તમને તેને ચોક્કસ રીતે ગોઠવવા વગેરે માટે વધુ કારણો આપશે કૃપા કરીને વર્ગીકરણ પર તે વિડિયો જુઓ અને પછી આપણે કોષને મૂળભૂત કાર્યકારી એકમ તરીકે જોયો અને ત્યાં બે પ્રકારના કોષો છે પ્રોકેરીયોટ્સ બીજક પહેલા અને યુકેરીયોટ્સ સાચા બીજક સાથે બીજા શબ્દોમાં કહીએ તો પ્રોકેરીયોટ્સ પાસે સારી રીતે વ્યાખ્યાયિત બીજક નથી યુકેરીયોટિક કોષોમાં સારી રીતે વ્યાખ્યાયિત બીજક હોય છે અને પછી આપણે જોયું કે કોષ એ જીવનનું મૂળભૂત કાર્યાત્મક એકમ છે પછી અમે જોયું કે આ જીવો દરેક જગ્યાએ હાજર છે અને ઓપરેશન થિયેટરમાં તેમને કેવી રીતે છુટકારો મેળવવો તે જોવાનું શરૂ કર્યું અમે તેમાંથી છૂટકારો મેળવવાના કેટલાક માધ્યમો જોયા અને પછી અમે જીવપ્રક્રિયા શું છે તે જોયું ચાલો આ વ્યાખ્યાન અહીં બંધ કરીએ તમારા માટે પૂરતી સારી નવી માહિતી હવે પછીના લેક્ચરમાં આપીશુ ચાલો જીવપ્રક્રિયાની વસ્તુઓને આગળ લઈ જઈએ ત્યાર પછી મળીએ